ટ્રેડમાર્ક્સના વિષયમાં તે આવી શકે છે જે ટ્રેડમાર્ક એક્ટ હેઠળ પહેલેથી પ્રદાન કરવામાં આવ્યું છે પ્રથમ તે અધિનિયમ હેઠળ ટ્રેડમાર્કની વ્યાખ્યાને અનુરૂપ હોવું જોઈએ અને તે વ્યાખ્યામાં પૂરી પાડવામાં આવેલી 3 શરતોને સંતોષવી જોઈએ 1 તે નિશાની અથવા માર્કmarkચિહ્ન ને લગતું હોવું જોઈએ 2 તે ગ્રાફિકલી રજૂ કરવામાં સક્ષમ હોવા જોઈએ કારણ કે આપણે પહેલાથી જ માર્ક દર્શાવ્યા હોવા જોઈએ કાગળ પર તે 2 ડાયમેન્સ્નલ હોવા જોઈએ 3 તેમાં માલ અને સેવાઓને અલગ પાડવાની ક્ષમતા હોવી જોઈએ તેથી તે નિશાની અથવા માર્ક સાથે સંબંધિત હોવું જોઈએ તે હકીકત તે ગ્રાફિકલી રીતે રજૂ થવી જોઈએ અને તે ઉત્પાદનો અને સેવાઓ હરીફની તુલનામાં સક્ષમ હોવા જોઈએ નિશાનીનો કન્સેપ્ટ ખૂબ વ્યાપક છે પરંતુ તે મર્યાદા વિના નથી આ એક્ટ ઉપકરણ બ્રાન્ડ હેડીંગ લેબલ ટિકિટ નામ હસ્તાક્ષર શબ્દ પત્ર આંકડા માલનો આકાર પેકેજિંગ અથવા રંગો અથવા તેના કોઈપણ સંયોજન તરીકે નિશાન વ્યાખ્યાયિત કરે છે તેથી એક્ટ હેઠળ માર્કની એક વિશાળ વ્યાખ્યા છે એક્ટમાં આકારની નોંધણી માટેની મર્યાદાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે હમણાં પૂરતું તમારી પાસે કોઈ નિશાન હોઇ શકતું નથી જે આકાર છે જે માલની પ્રકૃતિથી પરિણમે છે દાખલા તરીકે કેરીના પેકેજમાં કેરીનો રસ વેચવો મુશ્કેલ રહેશે લીંબુનો રસ હોવાનો એક કેસ સામેલ હતો જે પેકેજિંગમાં વેચાય છે જે લીંબુ જેવો લાગે છે આ કેસ યુનાઇટેડ કિંગડમનો જેફ લીંબુનો હતો તેથી તમારી પાસે આકારો પર સંપત્તિના અધિકાર હોઈ શકતા નથી જ્યાં આકાર પોતાને માલની પ્રકૃતિનો આકાર સૂચવે છે તેથી તમે કેરીના આકારના કન્ટેનરમાં કેરીનો રસ વેચી શકતા નથી તકનીકી પરિણામ મેળવવા માટે જરૂરી આકારોની નોંધણી તમારી પાસે હોતી નથી સ્પોર્ટ સૂઝ એરોડાયનેમિકલી આકારના હોય છે જેથી તેઓ ડ્રેગ કોએફીસીયન્ટને કાપી શકે અને સૂઝનો આકાર તે રીતેનો જરૂરી હોય કે તેઓ ખેંચીને કાપી શકે તેથી તમારી પાસે આકારની નિશાની તરીકે નોંધણી હોઈ શકતી નથી જે ફુટવેર માટે સામાન્ય છે આકાર માલને નોંધપાત્ર મૂલ્ય આપે છે જ્યારે કોઈ આકાર સારાને નોંધપાત્ર મૂલ્ય આપે છે તો તે આકાર માર્કનો વિષય હોઈ શકે નહીં દાખલા તરીકે બધી બોટલો પ્રવાહીને સમાવી શકે તે રીતે બનાવવામાં આવે છે અને તેમાં એક સાંકડુ ઓપનીંગ હોય છે જેથી રેડતા સમયે પ્રવાહીનો પ્રવાહ નિયંત્રિત થાય તેથી આ આકાર જે બધી બોટલ માટે સામાન્ય છે તે કોઈ માર્કનો વિષય હોઈ શકે નહીં તેથી આકારોની નોંધણીની મર્યાદા છે માર્ક ગ્રાફિકલી રજૂ કરવામાં સક્ષમ હોવું જોઈએ અને ગ્રાફિકલ રજૂઆત દ્વારા આપણે નિશાનીના આ રજૂઆતનો સંદર્ભ લો શબ્દના ગુણ લેખિતમાં રજૂ થાય છે અલંકારિક ચિત્રો દ્વારા બતાવવામાં આવે છે બિનપરંપરાગત ગુણનું પ્રતિનિધિત્વ મુશ્કેલીકારક હોઈ શકે છે અમે ધ્વનિ ગુણના કિસ્સામાં જોયું છે અને સ્વાદના ગુણ અને ગંધના ગુણના કિસ્સામાં જે પ્રકૃતિ છે જેમાં તે માનવામાં આવે છે ગ્રાફિકલી આ ગુણને રજૂ કરવું મુશ્કેલ બને છે ભારતીય ટ્રેડમાર્ક એક્ટ હેઠળ ધ્વનિ ગુણ ગંધના ગુણ અને સ્વાદના ગુણ જેવા બિનપરંપરાગત ગુણની નોંધણી કરી શકાતી નથી ટ્રેડમાર્ક્સને વિશિષ્ટ બનાવવાની જરૂર છે તેઓ બીજાના માલ અને સેવાઓથી હાથ ધરાયેલા માલ અને સેવાઓને અલગ પાડવામાં સક્ષમ હોવા જોઈએ વિશિષ્ટતા વિવિધ પ્રકારની હોઈ શકે છે વિશિષ્ટતા મનસ્વી હોઈ શકે છે ઉદાહરણ તરીકે ગૂગલ એક મનસ્વી શબ્દ છે તે એક એવો શબ્દ છે જેનો કોઈ અર્થ નથી તેથી ગૂગલ શબ્દની વિશિષ્ટતા સમયગાળા દરમિયાન પુનરાવર્તિત ઉપયોગ દ્વારા આવી વિશિષ્ટતા પણ કાલ્પનિક હોઈ શકે છે એન્ટરપ્રાઇઝ કોઈ શબ્દનો ટ્રેડમાર્ક પસંદ કરી શકે છે જે તેના વ્યવસાય સાથે સંપૂર્ણ રીતે જોડાયેલ ન હોય દાખલા તરીકે કંપની એપલ ઇંન્ક સફરજન પસંદ કર્યું કારણ કે તે કમ્પ્યુટરથી સંબંધિત સોફ્ટવેર અને હાર્ડવેર ઉત્પાદનોના વેચાણ માટેનો ટ્રેડમાર્ક છે તેથી તે એક કાલ્પનિક શબ્દ છે જેણે સમય જતાં અલગતા પ્રાપ્ત કરી છે વિશિષ્ટતા પણ સૂચક હોઈ શકે છે દાખલા તરીકે ટ્રેડમાર્ક ખાંડ મુક્ત અને ભારતમાં આ માર્કને લગતું એક કેસ છે જેનો અર્થ એ છે કે ઉત્પાદન ખાંડ વિનાનું છે પરંતુ આ ટ્રેડમાર્કનો ઉપયોગ મીઠાશ માટે કરવામાં આવે છે અને સુક્રોલોઝ એસ્પાર્ટમ અને સ્ટીવિયા જેવી મીઠાશ બધું આ કંપની દ્વારા વેચવામાં આવે છે જે પોતાને સુગર ફ્રી તરીકે માર્કેટિંગ કરે છે તેથી સુગર ફ્રી એ સૂચક માર્ક છે પરંતુ લાંબા સમય સુધી તેના ઉપયોગ દ્વારા વિશિષ્ટતા પ્રાપ્ત થઈ છે સમયગાળાના ગુણ પણ ગૌણ અર્થ મેળવે છે જ્યારે ગ્રાહકો સૂચકના સ્ત્રોત તરીકે કોઈ ચિહ્ન ઓળખે ત્યારે ગૌણ અર્થ પ્રાપ્ત થાય છે વપરાશકાર લોકોના મનમાં આ શબ્દનું પ્રાથમિક મહત્વ એ ઉત્પાદન નથી પરંતુ નિર્માતા છે દાખલા તરીકે એવા કિસ્સાઓ બન્યા છે કે જ્યાં એવી દલીલ કરવામાં આવી છે કે મેટ્રો શબ્દ જે મહાનગર અથવા મહાનગરો માટે ટૂંકા સ્વરૂપ છે તેનો ઉપયોગ વિવિધ વિશિષ્ટ ઉદ્યોગોમાં કરવામાં આવ્યો છે જેમ મેટ્રોનો ઉપયોગ હોટલો માટે કરવામાં આવ્યો છે મેટ્રોનો ઉપયોગ હોસ્પિટલોમાં કરવામાં આવ્યો છે મેટ્રોનો ઉપયોગ ફૂટવેર વેચવા માટે કરવામાં આવ્યો છે તેથી અસ્તિત્વમાં હોય તે માર્કનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે જે લોકો માર્કનો ઉપયોગ કરે છે તે માર્કના માલિકો દલીલ કરશે કે તે સમયગાળા દરમિયાન માર્કનો ગૌણ અર્થ પ્રાપ્ત થયો છે વિશિષ્ટ પાત્ર જુદા જુદા માધ્યમોથી આવી શકે છે વિશિષ્ટ પાત્ર કોઈ સૂચનથી આવી શકે છે જેને આપણે તેને કહીએ છીએ તે સૂચક હોઈ શકે છે તે સારી અથવા સેવાની ગુણવત્તા સૂચવી શકે છે ઉદાહરણ તરીકે સિટીબેંક સૂચવે છે કે તે શહેર આધારિત છે તે શહેરમાં સ્થિત છે અને તે બેંકનું કાર્ય કરે છે પરંતુ સાથે મળીને સીટીબેંક એક અનોખો શબ્દ છે જે વિશિષ્ટતા આપે છે જેમાં વિશિષ્ટતા હોય છે વિશિષ્ટતા પણ વર્ણનમાંથી બહાર આવી શકે છે જેને આપણે વર્ણનાત્મક કહીએ છીએ હમણાં પૂરતું કોકા કોલા એ ઉત્પાદનનું વર્ણન કરે છે ઉત્પાદન કોલા છે તેથી ઉત્પાદનનું વર્ણનાત્મક પાત્ર નામનો એક ભાગ હોઈ શકે છે જો કે તેમાં વિશિષ્ટ પાત્ર હોય વિશિષ્ટતા સમય જતાં સામાન્ય પણ બની શકે છે દાખલા તરીકે ઝેરોક્ષ તે ટ્રેડમાર્ક હોવા છતાં તેનો ઉપયોગ ફોટોકોપીઝને સમજવા માટે થાય છે થર્મોસ તે ટ્રેડમાર્ક હોવા છતાં સામાન્ય રીતે ફ્લાસ્કને સમજવા માટે વપરાય છે ટ્રેડમાર્ક શું હોઈ શકે નહીં કંઈક કે જેણે ફંક્શન સૂચવ્યું હતું અથવા જે વિધેયને આવરી લે છે તે ટ્રેડમાર્કનો વિષય હોઈ શકે નહીં જો કાર્યરત હોય તો ગુણને સુરક્ષિત કરી શકાતા નથી એક ફૂટવેરને માનવ પગની જેમ આકાર આપવો જોઈએ તમારી પાસે ફુટવેરનો આકાર ટ્રેડમાર્ક તરીકે હોઈ શકતો નથી કારણ કે તે ફંક્શન સાથે જોડાયેલું છે તે તેનો ઉપયોગ છે માર્ક કે જે અસ્વસ્થ છે તે ટ્રેડમાર્ક તરીકે લાયક હોઈ શકતા નથી વિશિષ્ટ ગુણને રક્ષણ આપવામાં આવશે નહીં અસ્તિત્વમાં રહેલા ચિન્હના વિશિષ્ટ પાત્ર માટે અને ટ્રેડમાર્કની પુનરાવર્તનની વિરુદ્ધ હાનિકારક એવા નિશાનોને મંજૂરી આપવામાં આવશે નહીં તે ટ્રેડમાર્કનો વિષય હોઈ શકે નહીં અનૈતિક અને નિંદાકારક એવા માર્ક્સને ટ્રેડમાર્ક કાયદા હેઠળ રક્ષણ આપવામાં આવશે નહીં માર્ક્સ કે જે ભ્રામક સમાનતા તરફ દોરી જાય છે જે માર્ક તેની સાથે જોડાયેલ માલનું ખોટું વર્ણન કરે છે તેને ટ્રેડમાર્ક આપવામાં આવશે નહીં જે માર્કસ હાલના ગુણ સાથે વિરોધાભાસ કરે છે જે હાલના માર્ક્સ સાથે મૂંઝવણ પેદા કરી શકે છે અથવા હાલના જાણીતા માર્ક્સના મંદનનું કારણ બની શકે છે તેમને રક્ષણ આપવામાં આવશે નહીં અને બનાવટી રજૂઆત કરવા અથવા ખોટી રજૂઆત કરનારા ગુણને ટ્રેડ માર્ક આપવામાં આવશે નહીં ઉદાહરણ તરીકે કોઈક દવા લઈને આવે છે અને તેને કેન્સર ઇલાજ કહે છે અને કેન્સર ઇલાજ શબ્દ માટે માર્ક મેળવવા માંગે છે તે કોઈ રક્ષણ આપવામાં આવશે નહીં કારણ કે તે ખોટી રજૂઆત જેવુ જ છે અધિનિયમ પણ જાણીતા ગુણનો ખ્યાલ રજૂ કરે છે જાણીતા માર્કનો અર્થ એ છે કે તે નિશાની જે લોકોના નોંધપાત્ર ક્ષેત્રમાં આવી ગઈ છે જે આવા માલનો ઉપયોગ કરે છે અથવા આવી સેવાઓ મેળવે છે કે અન્ય માલ અથવા સેવાઓના સંબંધમાં આવા માર્કનો ઉપયોગ તે માલ અથવા સેવાઓ વચ્ચેના વેપાર અથવા સેવાઓના પ્રદાન દરમિયાન જોડાણ સૂચવતા હોવાનું માનવામાં આવે છે અને ઉપયોગ કરતી વ્યક્તિ પ્રથમ ઉલ્લેખિત ચીજો અથવા સેવાઓના સંબંધમાં માર્ક કરે છે આપણે જોયું છે કે કેટલાક સંગઠનો જેવા કે ટાટાને જાણીતા ગુણ તરીકે ગણવામાં આવે છે તેથી જેની અનુભૂતિ તેઓ કરે છે તે ધ્યાનમાં લીધા વિના વપરાશકર્તાને એવી છાપ મળી શકે છે કે આ કંપની ટાટા હવે સેગમેન્ટમાં અથવા વ્યવસાયના કોઈ ક્ષેત્રમાં પ્રવેશી છે જેમાં તેઓ ટાટાના ઘરેથી આવવા સંબંધિત છે તેથી અહીં પરીક્ષણ એ છે કે તે જાહેર જનતાના નોંધપાત્ર ક્ષેત્રને જાણવ જોઈએ જે માલ અથવા સેવાઓનો ઉપયોગ કરે છે તેવી સેવાઓ સંભવિત વેપારના જોડાણને દર્શાવેલ તરીકે લેવામાં આવશે